બધાને નમસ્તે એન્જીનિયરિંગ ડ્રોઇંગ અને કમ્પ્યુટર ગ્રાફિક્સ પરના અમારા એનપીટીએલ ઓનલાઇન પ્રમાણપત્ર અભ્યાસક્રમોમાં તમારું સ્વાગત છે છેલ્લા કેટલાક વર્ગોમાં અમે સોલિડવર્કમાં કેટલાક કોન્સેપ્ટ શીખ્યા આપણે આજથી સોલિડવર્કસમાં એડવાન્સ કોન્સેપ્ટ શીખીશું પ્રથમ વસ્તુ રેફરન્સ પ્લેન બનાવવાનું છે ઉદાહરણ તરીકે આપણે જાણીએ છીએ કે ફ્રન્ટ પ્લેન ટોચનું પ્લેન અને જમણા પ્લેનનો ઉપયોગ કેવી રીતે કરવો જો આપણી પાસે તે પ્રકારની સપાટી હોય તો આપણે સ્કેચ દોરવાની સ્થિતિમાં હોઈશું પછી એક્સ્ટ્રુડ ઓપ્શન્સ એક્સ્ટ્રુડ કટ એક્સટ્રુડ બોસનો ઉપયોગ કરો કદાચ ફીલેટ આ પ્રકારની ઓબ્જેક્ટ્સ આપણે બનાવી શકીએ છીએ જો કે જો ઓબ્જેક્ટમાં ભિન્ન પ્રકારની સપાટી હોય ઇંક્લાઇન્ડ સપાટી કર્વી રેખીય સપાટીઓ જે થોડી ઓફસેટ થાય છે આવી પ્રકારની સપાટીઓ કેવી રીતે બનાવવી આ તે વસ્તુ છે જે આપણે રેફરન્સ પ્લેન નામ હેઠળ શીખીશું તો ચાલો હવે સોલિડ વર્ક્સ ખોલીએ હવે ચાલો ફ્રન્ટ પ્લેનમાં ઓબ્જેક્ટ બનાવીએ હું ઇંક્લાઇન્ડ સપાટીઓ સાથે l કોણીય પ્રકારનું બ્રેકેટ બનાવીશ તેથી તે હેતુ માટે હું જે કરવા જઇ રહ્યો છું તે છે એક લાઇનનો ઉપયોગ કરો કદાચ એક બિંદુથી પ્રારંભ કરો ત્યાં જાઓ ખાસ કરીને યાંત્રિક ઓબ્જેક્ટ્સને ટેકો આપવા માટે આપણે આ પ્રકારના એલ કોણીય બ્રેકેટનો ઉપયોગ કરીએ છીએ હવે હું તે લંબાઈમાંના એક માટે 100 એકમો જાળવવા માટે સ્માર્ટ ડાયમેન્શનનો ઉપયોગ કરવા માંગુ છું તેવી જ રીતે આ એક પણ 100 એકમો હવે આ સાઈડ ફ્લેંજની જાડાઈ કંટ્રોલ અને આ સાઈડ ફ્લેંજની જાડાઈ તેથી તે પ્રથમ એક પસંદ કરો હોલ્ડ કંટ્રોલ અને બીજું પસંદ કરો પછી તેને ઇકવલ વિકલ્પ બનાવો તે કરીને જ્યારે પણ હું એક બાજુ ની જાડાઈનું ડાયમેન્શન બદલવા જઈશ અન્ય જાડાઈ પણ બદલાય છે તે હેતુ માટે આપણે આ ઇકવલ પ્રતીકનો ઉપયોગ કરીશું તેથી હવે સ્માર્ટ ડાયમેન્શન પર જાઓ આ જાડાઈને 10 એકમો તરીકે જાળવો તેથી બીજી બાજુ પણ તે રીતે બદલાય છે હવે આ સમગ્ર વસ્તુ આપણે તેને 3 ડાયમેન્શનોમાં એક્સટ્રુડ કરવા માંગીએ છીએ તેથી કારણ કે તેની લંબાઈ 100 એકમો છે તેથી હું તેને L કોણીય બ્રેકેટ જેવું બનાવવા માટે સમાન 100 એકમોનો ઉપયોગ કરવા માંગુ છું હવે આપણે આ પ્રકારની તીક્ષ્ણ ધાર નથી માંગતા આ હેતુ માટે આપણે શું કરવા જઈ રહ્યા છીએ તે છે આપણે આર્ક જેવું કંઈક વાપરીએ છીએ અને તે ભાગોને કાઢીએ છીએ બીજી રીત એ છે કે આ ટૂંકા ખૂણાને ઘટાડવા માટે ફીલેટનો ઉપયોગ કરવો તેથી આ પસંદ કરો અને આ પણ પસંદ કરો ફીલેટ વાપરો અહીં આપણે હંમેશાં તે ફીલેટની સાઈઝ વધારી શકીએ છીએ 50 તે ઘણું વધારે છે તેથી ચાલો આપણે તે ફીચરને એડિટ કરીએ કદાચ તેને 10 મીમી બનાવો હવે આપણે તેને નોર્મલ વર્તુળ દોરીએ વર્તુળની ત્રિજ્યા ચાલો સ્માર્ટ ડાયમેન્શન 12 યુનિટ્સનો ઉપયોગ કરીએ આ એક કેન્દ્રિય બિંદુ અને આ એક ચાલો સ્માર્ટ ડાયમેન્શનનો ઉપયોગ કરીએ આ સેન્ટર પોઇન્ટ પસંદ કરો આ લીટી સુધી 12 યુનિટ્સ એ જ રીતે આ બિંદુથી આ બિંદુ પણ તેને 12 એકમો બનાવે છે તેથી તે તેનું કેન્દ્ર હશે હવે આને સમાંતર એક મીરર ને પસંદ કરો આ લાઇન પર મીરર લાગુ કરો તેથી બે વર્તુળો થઈ ગયા છે હવે આપણે આ કટ પોર્શનને દુર કરવા માટે એક્સ્ટ્રુડ ઓપ્શનનો ઉપયોગ કરીશું તેથી તે હેતુ માટે આ પસંદ કરો ફીચર પર જાઓ એક્સ્ટ્રુડ કટ એકવાર થઈ જાય OK ક્લિક કરો તેથી અમારી પાસે આ છિદ્રો છે જેના દ્વારા આપણે આ બોલ્ટ્સ અને નટસ મૂકી શકીએ છીએ એ જ રીતે તે સપાટીની ટોચ પર ચાલો કેન્દ્રમાં બીજું વર્તુળ બનાવીએ તેથી હવે આ સેન્ટર લાઈન છે અને આપણે આ સેન્ટર લાઈનનું અંતર 0 બનાવવા માંગીએ છીએ તેથી તે એક સ્થાન કેન્દ્ર હશે હવે આને પસંદ કરો ફીચર પર જાઓ હવે આપણને તે ભાગમાંથી નીચેની બાજુમાં પસાર થતું શાફ્ટ જેવું કંઈક જોઈએ છે તો ચાલો આપણે તેને 20 એકમો બનાવીએ OK ક્લિક કરો હવે આ સપાટી પર આપણને એક ઇંક્લાઇન્ડ સપાટી જોઈએ છે કે જેના પર ત્યાં વધારાની વસ્તુ હશે તેથી અલગ પ્લેન બનાવવા માટે પહેલા આપણે ત્યાં ક્લિક કરીશું આ તે ઓબ્જેક્ટ છે અને તે જ ઇંક્લિનેશન એંગલના સંદર્ભમાં જે આપણને જોઈએ છે તેથી તે હેતુ માટે બીજો રેફરન્સ પસંદ કરો અને આ ખૂણાને કંઈક 315 ડિગ્રીમાં બદલો હવે આપણે તે કર્યું છે કારણ કે આપણે તે ઇંક્લાઇન્ડ પ્લેન પર કોઈ ઓબ્જેક્ટ બનાવવા માંગીએ છીએ જો હું કોઈપણ ફ્રન્ટ પ્લેન ટોપ પ્લેન બાજુનું પ્લેન જે પણ પસંદ કરું છું તો હું તે ઇંક્લાઇન્ પર કોઈ સ્કેચ બનાવી શકું નહીં આ હેતુ માટે આપણે જે કરીએ છીએ તે આ પ્લેનના સંદર્ભમાં મારે વધુ એક પ્લેન બનાવવું છે જે આ લાઇનમાંથી પસાર થઈ રહ્યું છે તે ઉપરની દિશા હોઈ શકે છે તે નીચેની દિશા પણ હશે 315 ડિગ્રીને બદલે જો હું તેને 30 ડિગ્રી બનાવું છું તો તે નીચે જાય છે તેથી કોઈપણ આર્બિટ્રરી કોણ પર હું પ્લેન બનાવી શકું છું તેથી ચાલો પહેલા આપણે 315 રાખીએ OK ક્લિક કરો એકવાર થઈ જાય તે પ્લેનને નોર્મલ પછી કંઈપણ બનાવો ઉદાહરણ તરીકે હું અહીં એક વર્તુળ બનાવા માંગુ છું અને તેમાં 24 એકમનું વ્યાસ હોવું જોઈએ અને ત્યાંથી હું વધુ એક લાઇન બનાવા માંગુ છુંતેમાંથી પસાર થતી અને આ લાઇનને ટેન્જેન્ટ હવે હું આગળ જઈશ આ ઓબ્જેક્ટને ટ્રીમ કરવા OK ક્લિક કરો પછી આ એક પસંદ કરો આ લાઇન આ એક આ ઓબ્જેક્ટને એક્સ્ટ્રુડ કરવા માટે બોસ બેઝને એક્સ્ટ્રુડ કરો હવે જો તમે જોઈ રહ્યા હો તો તે સપાટીથી નોર્મલ હું પ્લેન બનાવી શકું છું હવે આપણે આ સંપૂર્ણ બનાવેલ ઓબ્જેક્ટને સપાટીની બીજી બાજુને સ્પર્શવા માગીએ છીએ તેથી હું આ ઓબ્જેક્ટનો સંપૂર્ણ રીતે આ સપાટીને સ્પર્શ કરતો એક્સ્ટ્રુડ કરવા માંગું છું મારે શું કરવાનું છે દિશા પલટી કરો તેથી આ સપાટી સુધી છે તેથી સપાટી પર ક્લિક કરો કંટ્રોલ બટન પછી આ સપાટીને ક્લિક કરે છે ફરીથી હું આ સંપૂર્ણ કમાન પ્રકારની પદાર્થને આ ઓબ્જેક્ટ પર પ્રવેશ કરવા માંગું છું સપાટી સુધી હું એક પ્રક્ષેપણ કરવા માંગુ છું જો તે લાક્ષણિક એક્સ્ટ્રુડ વસ્તુ છે તો તે ક્યાં તો તેની બહાર અથવા અંદર જાય છે ઉદાહરણ તરીકે ચાલો આ એક જોઈએ કંટ્રોલ બીજું ત્રીજો ચોથો આ તે વસ્તુ છે જે હું એક્સ્ટ્રુડ કરવા માંગું છું જો હું આનો ઉપયોગ કરું છું તો તે બહાર એક્સ્ટ્રુડ થાય છે જો હું દિશાને ઉલટી કરું તો તે અંદર એક્સ્ટ્રુડ થાય છે અને આપણે આ પ્રકારની અર્ધ ભેદાયેલી સપાટી નથી માંગતા પરંતુ સપાટીના સ્તર સુધી હું એક્સ્ટ્રુડ કરવા માંગું છું તે હેતુ માટે આપણે જે કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તે છે બ્લાઇન્ડને બદલે સપાટી પર જાઓ કઈ સપાટી ઉપર આ સપાટી ઉપર આપણને જોઈશે પછી OK ક્લિક કરો તેથી જો તમે જોતા હોવ કે સમગ્ર ઓબ્જેક્ટ તે સપાટી સુધી એક્સ્ટ્રુડ થઈ ગયો છે ત્યાં જે કંઇપણ પ્રક્ષેપણ છે આપણી પાસે હશે હવે આપણે તેના પર વધુ એક બોલ્ટ ફીકસ કરવા માંગીએ છીએ આ હેતુ માટે નોર્મલ પર જાઓ હવે સ્કેચ દોરો કદાચ આપણે કોઈ વર્તુળાકાર હોલ રાખવું છે અને તે સેન્ટર લાઈન માંથી પસાર થવું જોઈએ તેથી આ ભાગને ઝૂમ કરો સ્માર્ટ ડાયમેન્શનનો ઉપયોગ કરો પ્રથમ કંટ્રોલ બટન પસંદ કરો સેન્ટર લાઈન ok ક્લિક કરો પછી તેને 0 બનાવો હવે આપણે તેમાંથી એક હોલ બનાવવા માંગીએ છીએ તેથી તેને ક્લિક કરો આ એક ફીચર પર જાઓ ત્યાં એક્સ્ટ્રુડ કટ છે ચાલો હવે જોઈએ જો આપણે કટ સંપૂર્ણ જોઈએ છે તો આપણે તેને 50 મીમી સુધી કરી શકીએ છીએ તેથી તે હોલની બહાર નીકળી જાય છે ok ક્લિક કરે છે તેથી ત્યાં એક હોલ છે જે તે સમગ્ર ઓબ્જેક્ટ માંથી પસાર થઈ રહ્યું છે હવે આપણે ફક્ત આ સપાટી પર આ ભાગ પર સ્લોટ જેવું કંઈક રાખવા માગીએ છીએ તેથી લંબચોરસ સ્લોટ જેવું કંઈક એક નાનો ભાગ જે હું કરવા માંગું છું તે હેતુ માટે હું શું કરવા જઇ રહ્યો છું એક લંબચોરસ બનાવીશ થઈ ગયું હવે આ ભાગ પસંદ થયેલ છે આપણે એક્સ્ટ્રુડ કટ વાપરીશું પરંતુ કેટલીક જાડાઈ માટે 50 સુધી નહીં પરંતુ 10 મીમી જેટલું કટ હું ઇચ્છું છું કદાચ 5 મીમી કરતા ઓછું હોઈ શકે છે જો તમે જોઈ રહ્યા હો તો સ્લોટ જેવું કંઈક છે હવે હું આ રેફરન્સ પ્લેન ત્યાં હોવા છતાં જોવાની ઇચ્છા રાખતો નથી હું તેને છુપાવવા માંગુ છું તેથી તે હેતુ માટે મારે તે ક્લિક કરવું પડશે ત્યાં એક સ્પેકટેકલ જેવું કંઈક છે તે ક્લિક કરો રેફરન્સ પ્લેન હાઈડ થઈ જશે હવે આ સપાટી પર હું બીજી ષટ્કોણ પ્રકારની વસ્તુનું નિર્માણ કરવા માંગું છું જે તેમાંથી પસાર થવામાટે ઇંક્લાઇન્ડ છે તે હેતુ માટે જો હું રેફરન્સ પ્લેન બનાવવા માંગું છું તો મારે શું કરવું જોઈએ પ્રથમ આ પ્લેન પસંદ કરો રેફરન્સ જ્યોમેટ્રી પર જાઓ પછી આ લાઈનના સંદર્ભમાં આ સપાટી પસંદ કરો રેફરન્સ પ્લેન બનાવો બીજા રેફરન્સ માટે તે ક્લિક કરો હવે એંગલ બદલો 315 ડિગ્રીને બદલે હું 300 ડિગ્રી કરવા માંગું છું ચાલો આ જોઈએ ઉદાહરણ તરીકે તમે લેપટોપ બનાવવા માંગો છો લેપટોપ ડિઝાઇન કરો તો પછી આ પ્રકારના રેફરન્સ પ્લેન હંમેશા મદદરૂપ થાય છે ચાલો ok ક્લિક કરીએ તેથી એકવાર રેફરન્સ પ્લેન બની જાય તેનાથી મોર મારે કંઇક સ્કેચ કરવું છે ષટ્કોણ થઈ ગયું હવે હું સ્માર્ટ ડાયમેન્શનનો ઉપયોગ કરવા માંગુ છું આ બિંદુ અને આ બિંદુ 20 એકમોના અંતરે પર હોવા જોઈએ થઈ ગયું હવે તે વર્તુળને દૂર કરો ok હવે તે વર્તુળને દૂર કરો અને તેના ડાયમેન્શનો ત્યાં છે આને ક્લિક કરો ફીચર પર જાઓ એક્સ્ટ્રુડ બોસ બેઝ આપણે કયા સ્તર પર જવા માંગીએ છીએ સપાટીના સ્તર સુધી તેથી તે સપાટી ઉપર બ્લાઇન્ડ નથી અને સપાટી આ એક છે અને ok ક્લિક કરે છે ચાલો આ ભાગને ઝૂમ કરીએ તેથી વિવિધ સપાટીઓ પર જો હું ઓબ્જેક્ટ્સનું નિર્માણ કરવા માંગું છું તો આ રીતે આપણે આ ઓબ્જેક્ટ્સનું નિર્માણ કરીએ છીએ તેથી પ્રથમ કોનસેપ્ટ આ રેફરન્સ પ્લેન બનાવવા વિશે છે હવે આ જ રેફરન્સ પ્લેન કોનસેપ્ટનો ઉપયોગ કરીને આપણે ટ્યુબઓ પાઈપો અને અન્ય પ્રકારના યાંત્રિક ઓબ્જેક્ટ્સ બનાવવાની સ્થિતિમાં હોઈશું તો ચાલો તે પણ જોઈએ તો ફરીથી એક નવો પાર્ટ ok હવે ફ્રન્ટ પ્લેન પર જાઓ ચાલો 0 થી શરૂ કરીને એક લાઈન બનાવીએ એક બ્રાંચિંગ જંકશન આપણે બનાવવા માંગીએ છીએ તેથી હવે સ્કેચ ફીલેટનો ઉપયોગ કરો આ લાગુ કરો તે લાગુ કરો તે જ રીતે આ લાગુ કરો આ લાગુ કરો આ એક અને આપણે 5 મીમી નહીં પણ 10 મીમી જોઈએ છે પરંતુ આપણને 8 મીમી જેવા કંઈક માં રુચિ છે તેથી પછી ok ક્લિક કરો તેથી આપણી પાસે કર્વ છે હવે જો હું કોઈ એક બિંદુ પર વર્તુળ દોરી રહ્યો છું તો આ બિંદુએ અથવા આ બિંદુએ અને આ સમગ્ર ઓબ્જેક્ટને ફેરવો હું પાઇપલાઇન બનાવવાની સ્થિતિમાં હોઈશ જે એક બ્રાન્ચ જોઈન્ટ છે તેથી આપણે તે ટોપ પ્લેન લેવું પડશે પછી ચોક્કસ ત્રિજ્યાનું વર્તુળ બનાવો કદાચ 3 એકમો પછી ok ક્લિક કરો હવે વર્તુળ પસંદ કરવામાં આવ્યું છે હવે તેમાં ફીચર પર જાઓ સ્કેચ મોડમાંથી બહાર આવો આ ઓબ્જેક્ટને ક્લિક કરો ત્યાં ફીચરમાં એક વિકલ્પ છે સ્વેપટ બોસ બેઝ તે ક્લિક કરો તો આ ઓબ્જેક્ટ છે અને તે ઓબ્જેક્ટ આપણે અમુક અક્ષ અથવા લાઈનની આસપાસ ફેરવીશું તેથી તે હેતુ માટે જો તમે અહીં જોઈ રહ્યા છો આ વાદળી સ્કેચ 2 છે જેને આપણે વર્તુળ તરીકે પ્રકાશિત કર્યું છે હવે આ મર્જંન્ટાને ક્લિક કરો અને પછી લીટી પર ક્લિક કરો અને પછી ok ક્લિક કરો તેથી આપણે તે પાઇપ નેટવર્ક બનાવવાની સ્થિતિમાં હોઈશું અહીં તે એક સોલિડ ઓબ્જેક્ટ છે જે વળાંક જેવું છે હવે જો તમે ખૂબ પાતળા ભાગ જેવું કંઈક બનાવવા માંગો છો તે કેવી રીતે કરવું તે રદ થયેલ છે ચાલો આપણે તેને અનડુ કરીએ બરાબર તેથી પ્રથમ આ વર્તુળાકાર ભાગ પસંદ કરો પછી આ લાઇન પર જાઓ આને ક્લિક કરો પછી થીન ફીચર જેવા વિકલ્પ છે આ 1 મીમીને 0 05 મીમી માં બદલો પછી ok ક્લિક કરો હવે જો તમે ખૂબ પાતળી ટ્યુબનો ભાગ જોતા હોવ તો તમને મળશે તેથી એક રીત સોલિડ બનાવવાનું છે બીજો એક આ થીન ભાગનો ઉપયોગ કરીને છે આપણે મેટલ શીટ ટ્યુબ બનાવવાની સ્થિતિમાં હોઈશું આગામી વર્ગોમાં આપણે એસેમ્બલી વસ્તુઓ અને આ સોલિડવર્કનો ઉપયોગ કરીને ઓટોમેશન કેવી રીતે બનાવવું તે વિશે શીખીશું ખુબ ખુબ આભાર